ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ દ્વારા એનર્જી ટ્રાન્સપોર્ટ પોઇન્ટીંગ વેક્ટર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ વિશે શીખ્યા અને શીખ્યા કે તે મેક્સવેલના સમીકરણો Maxwell's equations દ્વારા સંચાલિત છે હું તે અહીં લખું છું કારણકે હું તેનો ઉપયોગ કરવાનો ચાલુ રાખીશ E નું ડાયવર્જન્સ E0 છે E નું કર્લ E Bt છે આમાં પહેલું સમીકરણ ગૌસના નિયમ Gausss law મુજબ છે બીજુ ફેરાડે ના નિયમ મુજબ છે ત્રીજું સમીકરણ એ છે કે B નું કર્લ B0 J00Et છે જેમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ વિષે વાત કરી હતી અને ચોથું સમીકરણ B નું ડાયવર્જન્સ B0 છે આ કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિનોમેના વર્ણવવા માટે આ સમીકરણો પૂરતા છે અહીં નોંધશો કે હું ફ્રી સ્પેસ માં આ ફિલ્ડ્સ વિશે વાત કરી રહ્યો છું આપણે આનો ઉપયોગ એ દર્શાવવા કરીશું કે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ એટલે કે ઇલેક્ટ્રીક અને મેગ્નેટીક ફિલ્ડ એક સાથે એનર્જી ટ્રાન્સપોર્ટ કરે છે તેથી જો મારી પાસે મેગ્નેટીક અને ઇલેક્ટ્રીક ફિલ્ડ એક સાથે હોય તો તેઓ એક પોઇન્ટથી બીજા પોઇન્ટ પર એનર્જી ટ્રાન્સપોર્ટ કરે છે બીજું ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ મોમેન્ટમ પણ ધરાવે છે અને જો તેઓ લિનીયર મોમેન્ટમ કેરી તો rp એ એન્ગ્યુલર મોમેન્ટમ છે અને તેથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ એન્ગ્યુલર મોમેન્ટમ પણ ધરાવે છે આ વ્યાખ્યાનમાં હું ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું તેથી આ માટે ચાલો સરફેસ S બંધ વોલ્યુમ V ને ધ્યાનમાં લઈએ મારે આ બંનેની જરૂર પડશે તેથી હું આનો ઉલ્લેખ કરું છું સરફેસ પર દરેક પોઇન્ટ પર આ યુનિટ વેક્ટર n છે અને અહીં અંદર ચાર્જ ડેન્સિટી છે અને આ કરંટસ છે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ તેની આસપાસ હશે તેથી આપણી પાસે આ રિજન માં E ફિલ્ડ અને B ફિલ્ડ છે હવે હું અહીં આ ધ્યાનમાં લેવા માંગું છું હું આ વોલ્યુમને થોડુ જાડુ બનાવું છું દિવાલોને વધુ જાડી બનાવું છું જેથી તમે તેને સ્પષ્ટ જોઈ શકો મારે હવે એ જાણવું કે આ ફિલ્ડસ દ્વારા આ વોલ્યુમમાં કેટલી ઉર્જા જઈ રહી છે અથવા કેટલી ઉર્જા લેવામાં આવી રહી છે ઉર્જાનો અંદર જવાનો અને બહાર આવવાનો એક માત્ર રસ્તો ચાર્જ અને કરંટ સાથેનું ફિલ્ડ્સનું ઈન્ટરેક્શન છે આમાં આપણે ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે 1 મેગ્નેટીક ફિલ્ડ ચાર્જિસ પર કામ કરતું નથી કારણકે મેગ્નેટીક ફિલ્ડના કારણે ફોર્સ Fq છે અને પાવર Pv F0 છે તેથી આ ચાર્જ અને કરંટ પર કરવામાં આવતું એક માત્ર કાર્ય ઇલેક્ટ્રીક ફીલ્ડ દ્વારા થાય છે ઇલેક્ટ્રીક ફિલ્ડ કેટલું કામ કરે છે ઇલેક્ટ્રીક ફિલ્ડ દ્વારા કરવામાં આવેલ કાર્ય E JVolumeના બરાબર છે F0 Work done by electric fieldE JVolume જો મારી પાસે ચોક્કસ ચાર્જ હોય અને ડેન્સિટી હોય તો ઇલેક્ટ્રીક ફિલ્ડના લીધે આના પર ફોર્સ FE બનશે અને ડિલીવર્ડ પાવર Pv F બનશે જે v E ના બરાબર છે અને vJ છે તેથી પાવર અથવા એકમ સમયમાં થયેલ કાર્ય J E હશે તેને જોવાની બીજી રીત છે જો મારી પાસે વાયર હોય જો હું આમાં એક નાનો એલીમેન્ટ લઉં પછી આમાં પાવર PV I બનશે આ જૂલ હીટિંગ છે આ V એ E l ના બરાબર છે અને IJ a છે અને આને તમે PE J a લખી શકો છો આ નાનું વોલ્યુમ v છે અને E J ના બરાબર છે કારણકે પાવર ડિલીવર કરવામાં E નો J દિશામાંનો કોમ્પોનેન્ટ ખૂબ અગત્યનો છે તો આપણે બે રીતે જોયું કે ડિલીવર્ડ પાવર PJ vJ PJ J અને તેથી જો હું પાછલા વોલ્યુમમાં પાછા જઉં જેમાં આ ચાર્જ ડેન્સિટી ρ અને કરંટ ડેન્સિટી J છે અહીં હું તેમને અલગ લખી રહ્યો છું પરંતુ ખરેખર ફ્લો થતું ρ એ J છે તો પછી આ વોલ્યુમની અંદર આ સિસ્ટમની ઉર્જામાં ફેરફારનો દર dWdtE J dV છે ચાલો હવે આપણે મેક્સવેલના સમીકરણનો ઉપયોગ કરીએ જે B0 J00E∂t છે આ મને J10B 0E∂t આપે છે અને તેથી હું dWdtdV E 10B 0E∂t લખી શકું છું જેને dV E 0 dV 0E E∂t ના બરાબર લખી શકાય છે હવે આ ટર્મ 12E2∂t ના બરાબર છે dWdtE 0 dV 0E 0 dV012E2∂t અને તેથી હું dWdt10dV E 120E2dV લખી શકું છું યાદ કરો કે આ વોલ્યુમની અંદરના ઇલેક્ટ્રીક ફિલ્ડમાં સંગ્રહિત ઉર્જા છે હવે હું વેક્ટર આઇડેન્ટિટી નો ઉપયોગ કરવા જઇ રહ્યો છું જે મુજબ B જેના પરથી હું E B લખી શકું છું યાદ કરો કે E B∂t છે અને તેથી હું આને B લખી શકું છું જેને આગળ 12∂tB2 લખી શકાય છે અને તેથી હું આ સમીકરણ પર પાછો આવીશ અને dWdt B220dV 120E2dV dV 10 એમ લખીશ તો મારી પાસે આ ત્રણ ટર્મ છે ચાલો આપણે તેમને સરળ બનાવીએ dWdt B220dV 120E2dV dV 10 તેથી ફરીથી હું આ વોલ્યુમ વિશે વાત કરી રહ્યો છું જેની અંદર આ કરંટ અને ચાર્જ ડેન્સિટી છે અને આપણે મેળવ્યું છે કે અંદરની યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર dWdt 120B2dV 120E2dV dV 10 હવે હું ડાયવર્જન્સ થીયરમ નો ઉપયોગ કરીશ અને આ ટર્મને હું dS 10 તરીકે લખી શકું છું જ્યાં આ સરફેસ ઇન્ટીગ્રલ માટે વેક્ટર સાઈન n બહાર આવી રહી છે આ સરફેસ એલિમેન્ટ છે જે આ દિશામાં નિર્દેશ કરે છે આ વોલ્યુમની અંદર જે પણ ફેરફાર થઈ રહ્યું છે તે આ ટર્મ્સને કારણે થઈ રહ્યું છે એક છે મેગ્નેટીક ફિલ્ડ અને ઇલેક્ટ્રીક ફિલ્ડમાં ઉર્જામાં ફેરફાર અને આ બીજી ટર્મ છે આનું અર્થઘટન કરવા માટે ચાલો આપણે આને થોડું અલગ રીતે લખીએ dWdt B220dV 120E2dV dS 10 હું અહીં dWdt લખીશ જે સિસ્ટમની અંદર થતો પાવરમાં ફેરફાર છે વત્તા ddtEelectro magnetic છે આ મેગ્નેટીક ફિલ્ડ અને ઇલેક્ટ્રીક ફિલ્ડને કારણે ઉર્જાનો સરવાળો છે અને આ 10 dS ના બરાબર છે આ dS એ dS થી વિરુદ્ધ દિશામાં છે તેનો અર્થ એ છે કે આ dS વોલ્યુમની અંદરની તરફ છે આનો મતલબ શું થયો આનો અર્થ એ છે કે આ વોલ્યુમની અંદર ઉર્જામાં થતો ફેરફાર જે યાંત્રિક ઉર્જા વત્તા વિદ્યુતચુંબકીય ઉર્જાના ફેરફાર બરાબર છે તે વોલ્યુમમાં કંઈક અંદર જવાના બરાબર છે અને તેથી હું આ 10 ને એકમ સમય દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ ફ્લો થતી ઉર્જા કહીશ નોંધો કે જો EB વોલ્યુમમાં અંદરની તરફ નિર્દેશ કરે છે તો ઉર્જા અંદરની તરફ હશે ડાબી બાજુ પોઝીટીવ હોવી જોઈએ બીજી બાજુ જો EB બહારની તરફ હોય વોલ્યુમથી દૂર આ dS નેગેટીવ હશે ઉર્જા બહારની તરફ હશે અને તેથી ડાબી બાજુની ટર્મ નેગેટીવ હશે અંદરની ઉર્જા ઓછી થઈ જશે dS તો આ ટર્મ 10 ના અર્થઘટન મુજબ તે સામાન્ય રીતે પોઇન્ટીંગ વેક્ટર S તરીકે ઓળખાય છે અને આ એકમ સમય દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ ફ્લો થતી ઉર્જા સમાન છે નોંધો કે S ને નોન ઝીરો બનવા માટે E અને B બંને નોન ઝીરો હોવા જોઈએ તેથી તે ફક્ત ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડનું સંયોજન છે તેનો અર્થ એ છે કે જો ત્યાં ઇલેક્ટ્રીક ફિલ્ડ તેમજ મેગ્નેટીક ફિલ્ડ છે માત્ર ત્યારે જ આ ઉર્જા ફ્લો થશે અન્યથા નહિ થાય 10SEnergy flowArea × Time આગળ આપણે સમજાવા માટે કેટલાક ઉદાહરણો કરીશું કે 10 એ ખરેખર એનર્જી ફ્લો છે અને તે dWdtddtEelectro magneticdS S સમીકરણને સેટીસ્ફાય કરે છે